આ લેશન માં શું દોરી શકું તેના દ્વારા મર્યાદિત છે તેમાં સેંકડો કમ્પોનન્ટ હોઈ શકે છે જ્યાં સુધી તમને ફક્ત બે પોર્ટ સાથે જોડાણ કરવાની છૂટ છે ત્યાં સુધી આખી વસ્તુને બે પોર્ટ પેરામિટરના સેટ કેલ્ક્યુલેશન છે જે તમને કરવા માટે કહેવામાં આવી શકે છે હું તમને એક ઉદાહરણ બતાવીશ દાખલા તરીકે ધારો કે તમારી પાસે એક સર્કિટ હતી જેના y પેરામિટર આપવામાં આવ્યા છે અથવા તમે પહેલાથી જ તેમની ગણતરી કરી છે હવે હું સોર્સ ને આ રીતે જોડી શકું છું Vs રેઝિસ્ટન્સ સાથે સંકળાયેલ કોમન છે તમે સોર્સ ને જોડો છો સોર્સ અપૂર્ણ હોઈ શકે છે તેથી તે સિરિઝ રેઝિસ્ટન્સ ધરાવે છે અને બીજી બાજુ તમે લોડને જોડો છો તેથી હવે ફરીથી મેં કહ્યું તેમ આપણે અંદર શું છે તે જાણવાની જરૂર નથી તેમાં સેંકડો ઘટકો હોઈ શકે છે આ y પેરામિટર નક્કી કરવા માટે તમારે માત્ર એક વખત ગણતરી કરવાની જરૂર છે અને તે પછી તમે ફક્ત y પેરામિટર નો ઉપયોગ કરી શકો છો તેથી હું એક ઉદાહરણ બતાવવા જઈ રહ્યો છું હવે y પેરામિટર એ V1 I1 V2 અને I2 સાથે સંબંધિત છે અને તે રિલેશન બાજુ જુઓ તો આ V2 એ RL માં વોલ્ટેજ છે અને I2 એ Rl દ્વારા કરંટ છે પરંતુ ઉપરની દિશામાં તેથી તમે જુઓ છો કે I2 બીજું કંઈ નથી પરંતુ V2 બાય Rl અથવા V2 Gl અને V નોટ એ V2 સિવાય બીજું કશું નથી કારણ કે V નોટ ને આમાં ડિફાઈન કરવામાં આવે છે અને તે V2 જેવું જ છે તેથી હવે આમાંથી આપણી પાસે બે પોર્ટના વોલ્ટેજ અને કરંટ ને લગતા બે ઇક્વેશન V1 V2 I1 અને I2 ને દૂર કરીએ છીએ આપણી પાસે તે કરવા માટે પૂરતા ઇક્વેશન છે તેથી ચાલો આપણે તે વસ્તુ કરવા જઈએ તેથી હું પહેલા આને પ્રથમ ઇક્વેશન માં બદલીશ મારી પાસે Vs V1 × Gs એ y11 V1 y12 V2 છે તેથી આ તમને Vs Gs ને y11 Gs × V1 y11 V2 બનવા માટે આપે છે અને હું આ I2 V2 GL ને બીજા ઇક્વેશન માં બદલીશ જે મને V2 GL એ y21 V1 y22 આપે છે V2 અને આ તમને V1 GL y22 ડિવાઇડ બાય y21 × V2 આપે છે તેથી મને તે ઉપરની કોપી કરવા દો અને આ બેમાંથી મારે V1 ને દૂર કરવાની જરૂર છે જેથી મારી પાસે Vs અને V2 વચ્ચેનો સંબંધ હોય અને V2 બીજું કંઈ નથી પણ V નોટ એ આઉટપુટ વોલ્ટેજ છે જેમાં મને રસ છે તેથી આને તેમાં મૂકવાથી મને Vs Gs મળશે જે y11 Gs y22 Gl ડિવાઇડ બાય y21 × V2 y11 V2 થશે હવે આને મનિપ્યુલેટ કરીને હું V નોટ બાય Vs મેળવી શકું છું જે V2 બાય Vs જેવું જ છે જે y21 ડિવાઇડ બાય y11 બાય Gs y22 Gl y12 y21 થશે તેથી તમે સર્કિટનું મોડ્યુલ કરી શકો છો તેથી આ એક પ્રકારની ગણતરી છે જે તમે કરી શકો છો